તેથી આપણે આ સમસ્યા માટે જે કાંઈ જોયું છે તેથી તમને ખબર પડી હશે જુદી જુદી શ્રેણી માટે કહો કે જો આ આલેખની સમાન હોય આક્રુતિ 7 માં બતાવ્યા પ્રમાણે હવે A થી B બતાવે છે કે એ 39 76 ની વચ્ચે છે અને લોડ 54 અને 73 ની વચ્ચે છે તેથી આ ભાગ AB છે તો આ સમીકરણ એક રેખીય સમીકરણ છે તેથી આ ભાગ પછી દોરવામાં આવે છે BC એ 0 2 PL 38 આપણને આ મળ્યું છે પછી અહીંથી તે 73 MW થી 295 MW શરૂ થાય છે તેથી અમને આ સીધી રેખા મળે છે અને પછી છેલ્લી રેખા 0 8 છે આ C થી D રેખા છે એટલે કે તે 73 4 થી 78 8 ની વચ્ચે છે તેથી આ તમારું PL vs ગ્રાફ છે તેથી આ ફક્ત ત્રણ અલગ અલગ સીધી રેખાઓ ત્રણ જુદા જુદા ઢોળાવ સાથે દોરવામાં આવી છે અને તમે તેને સરળતાથી બનાવી શકો છો આ બાજુ x અક્ષ એ કુલ લોડ છે અને આ બાજુ y અક્ષ તમારું છે આગળ આ ઉદાહરણના આધારે આપણે ફક્ત બીજા કેટલાક અલગ ડેટા લઈશું અને આપણે તેને હલ કરીશું ઉદાહરણ તરીકે આ સમસ્યા 2 માટે તમે અગાઉના બે જનરેટિંગ યુનિટ્સમાં સમાન લોડની સમાન વહેંચણીની તુલના કરતા કુલ લોડના 266 66 MW મળે છે હવે મહત્તમ શેડ્યૂલિંગ માટેની બચતની ગણતરી કરો જ્યારે તમે કુલ લોડ ગણો ત્યારે મારો અર્થ સમાન વહેચણીનો મારો અર્થ એ છે કે આ પ્રત્યેક 133 33 MW છે અને તમે જેને મહત્તમ કહો છો જો તમે આપેલ 266 66 ને મહત્તમ લો તો તમે આ લો તો Pg1161 11 MWઅનેPg2 108 55 MW છે જેનો અર્થ કે કોષ્ઠક પરથી 266 66 MW મહત્તમ કામગીરી છે એનો અર્થ એ થાય કે આ કોષ્ઠક પરથી Pg1 161 11 MW અને Pg2 105 5 MW છે તેથી જો લોડ સમાન હોય તો પછી તે બંને ને 2 દ્વારા વિભાજિત કરવામાં આવશે તે Pg1 133 33 MW અને Pg2 133 33 MW હશે બંને સમાન હોય છે હવે તમને IC1 આપવામાં આવે છે કે જેનુ તમે સંકલન કરો છો તેથી તમને C1C1Pg1Pg10 18Pg141Pg1 મળે છે જો તમે આને એકીકૃત કરો છો તો તેC10 09Pg1241Pg1K1 પ્રાપ્ત થાય છે તેવી જ રીતે C20 36Pg232Pg2 છે તમે આને એકીકૃત કરો તો તે C20 18Pg2232Pg2K2 મળે છે જ્યાં K1અને K2 અચલ છે તેમના ICs આપવામાં આવે છે તમારે તેમને મેળવવા માટે C1અને C2 એકીકૃત કરવા પડશે એજ રીતે C20 36Pg232Pg2 છે જ્યા C20 18 Pg2232 Pg2K2 જ્યાં K1 અને K2 અચલ છે તેથી તેમના ICs આપવામાં આવે છે તેથી C1 અનેC2 મેળવવા માટે તમારે તેમને એકીકૃત કરવા પડશે તેથી હવે જો આ બે આપવામાં આવે છે જો તમે મહત્તમ નો ઉપયોગ કરો છો તો 266 66 MW ઉત્પન્ન કરવા માટેના બળતણ ખર્ચ મહત્તમ છે તેથી તમે જોયું કે Pg1161 11અને C2105 55 Rshr તેથી લક્ષણો માં Pg1અને C1Pg1161 55ની તમે કિમત મૂકો છો તેથી તે 0 55K214324K1K2Rshr હશે K1K2 અહીં અચલ છે હવે જ્યારે લોડ વહેંચવામાં આવે છે ત્યારે બળતણ કિંમત સમાન હશે તેથી C1Pg1133 33નુ આ સમીકરણ છે તેથી તે કિસ્સામાં 0 33K214533K1K2Rshr K1K2 અહીં અચલ છે તેથી આ મહત્તમ શેડ્યૂલ કામગીરી માટે ચોખ્ખી બચત છે તેથી તેમાંથી તમે ખરેખર આ બનાવી શકો છો કારણ કે તે શ્રેષ્ઠ રીતે વહેંચાયેલું નથી તેથી મહત્તમ શેડ્યૂલિંગ કામગીરી માટે ચોખ્ખી બચત આ સમાન શેરિંગ 14533K1K2 14324K1K2209Rshr છે તેથી જો તમે શ્રેષ્ઠ રીતે સંચાલન ન કરો તો તમે 209 પ્રતિ કલાક રૂપિયા ઓછા કરશો મારો અર્થ એ કે આ સરળ ઉદાહરણ છે કારણ કે સમાન વહેંચણીનો અર્થ થાય છે કે આ વત્તા K1 K2 અચલ અને શ્રેષ્ઠ છે તેથી કુદરતી રીતે શ્રેષ્ઠ ઓપરેશન માટે જવું જોઈએ તેથી આખા વર્ષ દરમિયાન કોઈ ફેરફાર નહીં હોવાનું માનીને વાર્ષિક બચત 8760 × 209 1830840 Rs હશે તેથી હવે આ જે કંઇ પણ થોડું થોડું આપણે આ બધું કર્યું છે જે તમારા નુકસાન વિનાનુ છે હવે આપણે શું કરીશું આપણે લાઈન નુકસાનને ધ્યાનમાં લઈને આર્થિક રવાનગીનો અભ્યાસ કરીશું હવે તમારે લાઇન ખોટને ધ્યાનમાં લેવી પડશે હવે આપણે એક લોડ ફ્લો સ્ટડીઝ કરી રહ્યા છીએ તેથી સ્વાભાવિક રીતે ક્યાંય પણ નેટ ઇન્જેક્ટેડ પાવર લોસ એ i1mPgii1nPLiPloss ની સમાન છે આ વસ્તુ છે હવે સવાલ એ છે કે હવે આપણી પાસે સંખ્યાબંધ n બસો છે અને m સંખ્યાના જનરેટર છે તેથી આ સમીકરણને બદલે આપણે આ i1nPgi i1nPLiPloss લખી શકીએ છીએ તેનો અર્થ એ કે જ્યાં તમારી પાસે n m તેથી જ્યારે જનરેટર હોય છે ત્યારે અમે Pgi ધ્યાનમાં લઈએ છીએ જો તે ત્યાં નથી તો ત્યાં Pgi0 છે તેથી જ આ એક લઈ રહ્યા છીએ તેથી આ તમે i1nPgi i1nPLiPloss લખી શકો છો તેથી આ વસ્તુ છે હવે ચોખ્ખી ઇન્જેક્ટેડ પાવર આપણે જાણીએ છીએ કે એ ફક્ત તમારા Pgi જનરેટર છે અને આ તમારો લોડ PLi છે ફક્ત તે જ વાસ્તવિક પાવર છે જેનો આપણે અર્થ કરી રહ્યા છીએ નેટ ઇન્જેક્ટેડ પાવર PiPgi PLi તે તમારી ચોખ્ખી ઇન્જેક્ટેડ પાવર Pgi PLi છે એટલે કે આ સમીકરણ i1nPiPloss લખી શકાય છે એટલે કે બધી બસોમાં ઇન્જેક્ટેડ પાવરનો સરવાળો તમને વીજળી ગુમાવશો તેટલો મળશે આ હું ઇચ્છવા માંગતો હતો કારણ કે આ વસ્તુનો હું ઉપયોગ કરીશ તેથી બધી બસોમાં ઇન્જેક્ટેડ પાવરનો સરવાળો વીજળી ગુમાવ્યા જેટલો છે તેથી જ આ n મેં n ની જગ્યાએ n m લીધા છે જ્યાં ત્યાં તમે જનરેટર ધ્યાનમાં લો છો અને ત્યાં જનરેટર નથી ત્યાં 0 − PLi હશે એટલે જ તમને બતાવવા માટે i 12 n અમે આ લીધું તેથી આ જ વસ્તુનો આપણે અહીં ઉપયોગ કરીશું કે સંરક્ષણ શક્તિના કાયદાથી આપણે લખી શકીએPlossi1nPii1mPgi i1nPLi આ સમીકરણ 23 છે તેથી તેનો અર્થ એ છે કે નુકસાન એ કુલ પાવરનો ઇન્જેક્શન છે બધા બસ બાર પર પાવરના ઇન્જેક્શનનો સરવાળો આ તમને સમજી શકાય તેવું છે હવે Pi ચોખ્ખી ઇન્જેક્ટ પાવર હું માત્ર બસ માટે દર્શાવુ છુ હું તેને PLoss કુલ લાઇન નુ નુકશાન નામકરણ આપી રહ્યો છુ પછી Pgi ith જનરેટર દ્વારા પેદા થતો પાવર અને PLi બસ 1 પર લોડ આ સમજી શકાય છે હવે એવું માનવામાં આવે છે કે PLi સ્પષ્ટ અને નિશ્ચિત છે તેથી અમે જાણાવીશું કે લોડ તમારા માટે જાણીતો છે લોડ હંમેશા નિશ્ચિત હોય છે પરંતુ Pgi ચલ છે તેથી જો PLi સમીકરણ હવે પછી ઠીક થઈ ગઈ છે તમે જોઇ શકો છો કે જે PLoss પર આધાર રાખે છે Pgi નો અર્થ એ થાય કે જો લોડ અહી પછી થી સુધારેલ છે PLoss એ Pgi નુ ફંક્શન છે અને Pgi પર નિર્ભર છે તેથી તેનો અર્થ એ છે કે બસ 1 એ એક સ્લેક બસ છે અને સ્લેક બસ પાવર P1Pg1P1PL1છે જો કોઈ લોડ સ્લેક બસમાં જોડાયેલ હોય તો મેં તમને કહ્યું હતું કે તે દરમિયાન લોડ ફ્લો પુનરાવર્તિત પ્રક્રિયા છે અને જો કોઈ લોડ સ્લેક બસ સાથે કનેક્ટ થયેલ હોય અને જે કંઇ જાણીતી ન હોય તો તમારે તે પુનરાવર્તિત પ્રક્રિયાને ધ્યાનમાં લેવાની જરૂર નથી કારણ કે તે ડમી ચલ છે જેની તમારે ખરેખર જરૂર નથી પરંતુ એકવાર જો તમે તે સમયે લોડ ફ્લો અભ્યાસ કરો તો P1 કે Pg1એ P1PL1હોવો જોઈએ તે એક આશ્રિત ચલ છે અને લોડ ફ્લો સમીકરણો હલ કરીને શોધી કાઢ્યો છે તેથી ફક્ત ના Pgi સ્વતંત્ર ચલો છે તેથી અર્થ એ છે કે આપેલ પાવર સિસ્ટમ અને આપેલ PLi અને QLi માટે તમામ બસો અને વોલ્ટેજ Vi મેગનિટયુડ પર આપેલા બસો પર i 1 2 3m ઉલ્લેખિત છે અને તેને કાર્યાત્મક પરાધીનતા PLoss તરીકે લખી શકાય છે તેને આપણે PLossPLossPg2Pg3Pgm લખી શકીયે એટલે કે બસ એક સ્લેક બસ છે જો તમે તમારા કુલ બસ 1 to m બસો છે અને જો બસ એક સ્લેક બસ છે તો નુકશાન ખરેખર એ Pg2Pg3Pgm નુ ફંક્શન છે અર્થ તમે તે નુકશાન ખરેખર લખી શકો છો હવે નુકશાન એ ખરેખર PLossPLossPg2Pg3Pgmનુ ફંકશન છે કારણ કે તમે જોઈ ગયા હતા કે PLossi1nPii1mPgi i1nPLi પરંતુ જો બસ 1 એ એક સ્લેક બસ છે અને તમારી Pg1P1PL1છે હવે જો કોઇ લોડ બસમાં લોડ હોય તો અર્થ કે આ નુકશાન ખરેખર Pg2Pg3Pgm નુ ફંકશન છે હવે આ પદ એ દ્રષ્ટિએ નુકશાન સૂત્ર છે જે તમને આ વિષય ના અંતે અનુભવાશે કારણ કે જો તમે આ PLossમેળવવાનો પ્રયાસ કરશો હું આ બધી બાબતોનું ચર્ચા પછી કારણ કે આનુ ડેરિવેશન થોડુંક લાંબું છે તેથી અંતે અમે તેને બનાવીશું આ સમયે આપણે ધારીશું કે PLossPLossPg2Pg3Pgmમુજબ આગળ વધશું પરંતુ અંતે હું તમને ખોટનું સૂત્ર આપીશ હમણાં આપણને આની જરૂર નથી તેથી આપણે તે ધારીશું પરંતુ જો હું આ કરવાનો પ્રયાસ કરું છું તો આ તમામ ચાલુ રહેશે તેનો અર્થ છે કે ખરેખર તે ખલેલ પહોંચાડશે તેથી સમીકરણ 24 લોડ ફ્લો સોલ્યુશન પર આધારિત છે જે સાચું છે તેથી હવે કુલ બળતણ ખર્ચ સમીકરણ CTi 1mCiPgi દ્વારા આપવામાં આવે છે આ ખરેખર સમીકરણ 24 છે મેં આને ખરેખર 24 કહ્યુ છે તેથી આ જાણી શકાય છે કુલ બળતણ કિંમત પહેલાથી તમે આ જોઇ હશે સ્લાઇડ ટાઇમનો સંદર્ભ લો 1346 હવે તમારા નુકસાનને ગણવામાં આવે છે કારણ કે કુલ જનરેશન લોડ એ નુકસાનની બરાબર છે તેથી જ આ સમીકરણ હું લખી રહ્યો છું i1mPgi PLossPg2Pg3Pgm PL0 તો જનરેશન માઈનસ લોસ માઈનસ લોડ આ પાવર બેલેન્સ ઇક્વેશન છે તો આ સમીકરણ 25 છે તેથી Pg મર્યાદા PgiminPgiPgimax આપવામાં આવે છે તેથી હવે આપણે શું કરીશું તમે તે જ વસ્તુને અનુસરશો જે લેંગરેજિયન ગુણાકાર છે તેથી આપણે સૌ પ્રથમ જનરેટર મર્યાદા વિના ના કેસ પર વિચાર કરીશું ઉદાહરણ તરીકે જનરેટર મર્યાદા જે પણ છે તે આપણે પછી જોશું વર્ગીકૃત ખર્ચ ને CTi1mCiPgi λi1mPgi PLossPg2Pg3Pgm PL ના ફંક્શન તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જ્યાં લગ્રાજિયન ગુણાકાર છે જો આપણે ની સાપેક્ષે ડેરિવેટિવ લઈએ અને આ પદ ને 0 ની બરાબર બનાવીએ તેથી જો તમે ડેરિવેટિવ લો છો તેથી સામાન્ય રીતે આ પાવાર સંતુલનનું સમીકરણ ખરેખર 0 બનશે એટલે કે જો તમે ના સંદર્ભમાં ડેરિવેટિવ લેશો તો અહીં બાદબાકી થશે પરંતુ તે 0 ની બરાબર છે તેથી તે પહેલાં બાદબાકી ધ્યાનમાં લેવાની જરૂર નથી તેથી dCTdλi1mPgi PLoss PL0છેઆ સમીકરણ 28 હવે આ સમીકરણ નુ ફરીથી Pg1 ની સાપેક્ષે ડેરિવેટિવ લેશો તો dCTdPg1dC1dPg1 λ તમની આ વસ્તુ મળશે મારો કહેવાનો અર્થ જો તમે Pg1 ની સાપેક્ષે ડેરિવેટિવ લેશો તો તે તમને કંઈક આવુ મળ્યુ હશે ઉદાહરણ તરીકે હું ફક્ત એટલું જ લખું છું કે જેથી તમે આ સમજી શકો CT ખરેખર આ CTi1mCiPgi λPg1i2mPgi PLossPg2Pg3Pgm PLતો આ વસ્તુ છે હવે તમે Pg1 ની સાપેક્ષે ડેરિવેટિવ લેશો તો dCTdPg1dC1dPg1 λ0અર્થ એ થાય કેdC1dPg1λ તેથી આ સમીકરણ dCTdPg1dC1dPg1 λ0 જ્યારે તમે Pg1 ની સાપેક્ષે ડેરિવેટિવ લેશો તો તમને મળશે આ સમીકરણ 29 છે હવે અન્ય બાબત તેનો અર્થ એ છે કે dCTdPgidCidPgi 1 dPLossdPgi0 માટે i23m પરંતુ અહીં i 1 પહેલેથી જ ડેરિવેટિવ છે જ્યારે અહીં i23m તમે લેશો તો આ તે છે તેથી 28 29 30 આ ત્રણ સમીકરણો અમને આ ડેરિવેટિવ માંથી મળ્યાં છે હવે તમારું આ સમીકરણ 30 છે જે આપણે આ ફોર્મમાં લખી રહ્યા છીએ ઇક્વેશન 30 જુઓ તે LidCidPgi λ લખી શકાય છે તમે ખરેખર શું કરી રહ્યા છે તમે તે LidCidPgiλ વ્યાખ્યાયિત કરી રહ્યા છો Li11 dPLossdPgi એi23m માટે એનો અર્થ એ કે તમારી સમજણ માટે આ સમીકરણ અમે ફરીથી લખી રહ્યા છીએ તમારું λdCidPgi1 dPLossdPgiઆ આપણે લખી શકીએ છીએ અને અમે વ્યાખ્યાયિત કરી રહ્યા છીએ કે Li11 dPLossdPgiઅને જેનો λLidCidPgi આપણે વ્યાખ્યાયિત કરી રહ્યાં છીએ તેથી જ તમે આ સમીકરણ લખી રહ્યાં છો LidCidPgi λ જ્યા i23m અને હવે Li પેન્લટી ફેક્ટર તરીકે ઓળખાય છે ith જનરેટર માટે એટલે કે સમીકરણ 29 આ dC1dPg1 λ0 હોય છે જો તમે ગુણાકાર કરો તો આ ખરેખર 1 × dC1dPg1 λ છેતેનો અર્થ એ કે તમારા L11 પરંતુ L2L3 એ 1 નથી કારણ કે તે આ સાથે સંબંધિત છે પરંતુ L11તેથી તે શા માટે મે અહીં લખ્યું છે કે જે તમારા Liના પેન્લટી ફેક્ટર તરીકે ઓળખાય છે ith જનરેટર માટે કે જે સમીકરણ 29 છે L11 તેનો અર્થ એ છે કે સામાન્ય રીતે આ તમારું પદ છે પણ જો તમે અહીં L1 પણ શામેલ કરો છો તો તે i 2 3m આપવામાં આવ્યુ છે પરંતુ આ સમીકરણમાં જો તમે L1નો સમાવેશ કરો તો પણ તેL11 જ છે પછી ઓપ્ટિમાઇઝેશન માટે આ આવશ્યક શરત 29 અને સમીકરણ 30 આપવામાં આવી છે L1dC1dPg1L2dC2dPg2L3dC3dPg3LmdCmdPgmλ આ સમીકરણ 34 છે પરંતુ L11 છે તેથી સમીકરણ 34 તે ખરેખર બધા જનરેટર માટે ઓપટિમલ ઉત્પાદન સૂચવે છે એવી રીતે કે જેથી LidCidPgiλ દરેક જનરેટર માટે થાય જ્યારે ખોટની અવધિ ન હતી ત્યારે આ L1 ખોટની અવધિ ત્યાં L1L2Lm ન હતી કારણ કે તે સમયે નુકસાનને ધ્યાનમાં લેવામાં આવતું ન હતું પરંતુ જલદી તમે ખોટને ધ્યાનમાં લો L11તે બરાબર છે પરંતુ L2Lm માટે તમારે ગણતરી કરવી પડશે તેનો અર્થ એ કે તમારે ખોટ માટેનુ સૂત્ર જાણવું પડશે અને ડેરિવેટિવ માંથી તમારે L2Lm ગણતરી કરવી પડશે તેથી અર્થ એ થાય કે આ dC1dPg1dC2dPg2dC3dPg3 બધા ICs તેમના વૃદ્ધિગત ખર્ચ અને તે તેમના પેન્લટી ફેક્ટર Liના આધારે છે તેથી આ L2Lm છે તેથી આપણે જે કરીશું તેના માટે એક ઉદાહરણ લઈશું મતલબ કે દરેક સિદ્ધાંતો માટે આપણે એક ઉદાહરણ જોશું ખરેખર જ્યારે તમે વર્ગમાં હોવ છો ત્યારે અમે વિદ્યાર્થી ઓ સાથે ઘણી બધી વાતચીત કરીએ છીએ પરતુ અહીં તમે મારી સામે નથી તેથી હું વાતચીત માટે જઈ શકતો નથી તેથી કોઈપણ રીતે વાતચીત કરી શકતો નથી પરંતુ આશા છે કે તમે આ બધાને સમજો છો તેથી મોટા પેન્લટી ફેક્ટર પ્લાન્ટ ને ઓછા આકર્ષક બનાવે છે જે સાચું છે અને પ્લાન્ટ ની પાસેથી નાના વૃદ્ધિની જરૂર પડે છે તેથી કુદરતી રીતે પછી તમારી ઇંધણની કિંમત ન્યૂનતમ રહેશે તેથી જ મોટા પેન્લટી ફેક્ટર પ્લાન્ટ ને ઓછા આકર્ષક બનાવે છે તેથી હવે એક ઉદાહરણ 4 કહો આ ઉદાહરણ લેવામાં આવે છે મારી પાસે થોડા ઉદાહરણો છે કે જેનાથી તમે સમજી શકો કે ત્યાં બે બસ છે બસ 1 અને બસ 2 આ જનરેટર Pg1 Pg2 અમારો ઉદ્દેશ વાસ્તવિક વીજ ઉત્પાદનનો છે અમે રિએક્ટીવ પાવરને ધ્યાનમાં લઈ રહ્યા નથી આ બસ છે PL1 300 MW અનેPL2 70 MW તેથી આ નમૂના રુપ પાવર સિસ્ટમ છે અને આ બે જનરેટિંગ એકમો ની વૃદ્ધિગત કિંમત IC10 35 Pg141 RsMWhr અને IC20 35 Pg241 RsMWhr આપવામાં આવે છે તેથી આ આપવામાં આવે છે અને બીજી વસ્તુ પર નુકસાનનુ સમીકરણ આપવામાં આવે છે પાવર ખોટ નુ સમીકરણ આપવામાં આવે છે જે તમારું PLoss 0 001Pg2 702MW છે આ સમીકરણ આપવામાં આવે છે તેથી તમારે ઓપટિમલ શીડયુલિંગ અને ટ્રાન્સમિશન લાઇન ના પાવર લોસ નક્કી કરવા પડશે ટ્રાન્સમિશન લિંકનો અર્થ છે કે આ લાઇન લોસ તેથી સવાલ એ છે કે જ્યારે આપણે આ સમસ્યા હલ કરીશું ત્યારે તે બિન રેખીય સમીકરણો સીધા આવશે ત્યારે હલ થઈ શકશે નહીં તેથી આ ઉદાહરણ માટે હું જે કંઇપણ મળ્યું છે તે માટે થોડી અજમાયશ અને ભૂલ મૂલ્ય લઈશ અને હું તેને કેવી રીતે હલ કરું તે આપીશ પછીના તબક્કે જ્યારે આપણે આ સમસ્યાના વિવિધ પ્રકારોનો પુનરાવર્તન લઈશું હું તમને સમાધાન નહીં આપુ હું તમને અન્ય સમસ્યાનું સમાધાન આપીશ પરંતુ હું તમને તે કેવી રીતે કરવું તે અંતિમ સમીકરણ આપીશ પરંતુ આ એક સ્વાધ્યાય હશે તમારા માટે અને તમે તેને પુનરાવર્તિત કરો તેથી હું તે પર આવીશ